નમસ્કાર તો આપણે અગાઉના લેકચરમાં બે અગત્યના થીયરમ વિષે ચર્ચા કરેલ હતી કે જેમાં સુપરપોઝિશન થીયરમ અને થેવેનીન થીયરમ Thevenins theorem ની ચર્ચા કરેલ હતી આ અઠવાડિયામાં આપણે બીજાં થોડાં થીયરમ વિષે ચર્ચા કરીશું કે જે સર્કિટ એનાલીસીસના હેતુ માટે ખુબ જ અગત્યના છે તો ચાલો આપણે આજે નોર્ટન થીયરમની ચર્ચા શરૂ કરીએ તો ચાલો આપણે જોઈએ કે આ નોર્ટન થીયરમનો અર્થ શું છે હવે જો તમને યાદ હોય તો અગાઉના અઠવાડિયામાં થેવેનિન થીયરમ વિષે ચર્ચા કરેલ હતી આ થેવેનિન થીયરમ ફ્રેંચ ટેલીગ્રાફ એંજીન્યીયર એ 1883 માં આપેલ હતો ત્યારબાદ 43 વર્ષ પછી એટલે કે 1926 માં બીજા અમેરીકન એંજીન્યર ઈ નોર્ટન એ નોર્ટન થીયરમ આપેલ નોર્ટનએ બેલ ટેકનીકલ USA ખાતેની ટેલીફોન લેબ માં એક એંજીન્યર હતા તો આ નોર્ટનના થીયરમનો અર્થ શું છે તો આ નોર્ટનનો થીયરમ આપણને કહે છે કે એક લિનિયર બે ટર્મિનલ સર્કિટ ને ઈક્વીવેલેન્ટ સર્કીટ દ્વારા બદલી શકાય છે જેમાં કરન્ટ સોર્સ 𝐼𝑁 એ રેઝિસ્ટર 𝑅𝑁 સાથે પેરેલલ જોડાણમાં છે જ્યાં 𝐼𝑁 એ ટર્મિનલમાંથી પસાર થતો શોર્ટ સર્કિટ કરન્ટ તરીકે માનવામાં આવે છે અને 𝑅𝑁 એ જ્યારે ઈન્ડીપેન્ડન્ટ સોર્સ ને બંધ કરવામાં આવે છે ત્યારે ટર્મિનલ પાસેનો ઈનપુટ અથવા ઈક્વીવેલેન્ટ રેઝિસ્ટન્સ છે અહીં બંધ નો અર્થ એ થાય છે કે વોલ્ટેજ સોર્સ શોર્ટ સર્કીટ હોવો જોઈએ અને કરન્ટ સોર્સ કે જે ઓપન સર્કીટ હોવો જોઈએ હવે જો તમે આને થેવેનિન થીયરમની સાથે સરખાવો તો તમે ફરી જોઈ શકો છો કે જે આપણે થેવેનીન થીયરમમાં જોયેલ હતું તેમાં આપણો મુખ્ય ઈરાદો 𝑉𝑇ℎ અને 𝑅𝑇ℎ ની કિંમત શોધનો હતો આજ રીતે નોર્ટન થીયરમમાં પણ આપણે 𝐼𝑁 અને 𝑅𝑁 શોધવો જરૂરી છે તો ચાલો હવે આપણે થીયરમ સમજીએ કોઈ લિનિયર બે ટર્મિનલ સર્કિટ છે જે આપણા માટે અજાણી છે અહીં આપણે ટર્મિનલ a b પાસે સર્કિટનો નોર્ટન ઈક્વીવેલેન્ટ શોધવો છે આમ આપણે થેવેનીન થીયરમમાં જે જોયું તે યાદ કરીએ તો કોઈ લિનિયર બે ટર્મિનલ સર્કિટને તેના ઈક્વીવેલેન્ટ અથવા તો થેવેનીન ઈક્વીવેલેન્ટ સર્કીટ દ્વારા બદલી શકાય છે તો હવે પ્રશ્ન એ થાય કે આ થેવેનીન ઈક્વીવેલેન્ટ સર્કીટ શું હતી તો અહીં તમે જોઈ શકો છો કે થેવેનીન ઈક્વીવેલેન્ટ સર્કીટ એ બીંજુ કંઈ નથી પરંતુ 𝑉𝑇ℎ બીજા કોઈ રેઝિસ્ટન્સ 𝑅𝑇ℎ ની સાથે સીરીઝ માં છે અને તે બે નોડ ની વચ્ચે લેવામાં આવેલ છે હવે જો તમે આ જ નોર્ટન થીયરમના કિસ્સામાં ફરી જોશો તો શું થશે તો અહીં સર્કીટને નોર્ટન ઈક્વેવેલેન્ટ તરીકે બદલી શકો છો જ્યાં નોર્ટન ઈક્વીવેલેન્ટમા કરન્ટ સોર્સ 𝐼𝑁 એક રેઝિસ્ટર 𝑅𝑁 ની સાથે પેરેલલમાં હશે આમ આ તમારી સર્કીટનુ નોર્ટન ઈક્વીવેલેન્ટ છે જે સર્કીટ લિનિયર 2 ટર્મીનલ છે હવે અહીં તમે જોઈ શકો છો કે આ બે સર્કીટ છે જે થેવેનીન અને નોર્ટનને ઈક્વીવેલેન્ટ છે તેઓ સમાન જણાય છે જો તમે સોર્સ ટ્રાન્સફોર્મેશન ને યાદ કરો જે આપણે અગાઉના લેક્ચરમાં જોયું હતુ તો તમે સરળતાથી તેને સમજી શકો છો કે જો તમે વોલ્ટેજ સોર્સમાંથી કરન્ટ સોર્સનું સોર્સ ટ્રાન્સફોર્મેશન કરો તો શું થશે અહીં વોલ્ટેજ સોર્સ 𝑅𝑇ℎ દ્વારા ડીવાઈડ થાય છે જે સીરીઝમાં રેઝિસ્ટન્સ છે તે બીજુ કંઈ નથી પરંતુ અહીં કરન્ટ સોર્સની કિંમત છે તો આ પરથી તમે કહી શકો છો કે RTh RNઅને IN VThRTh થશે આમ હવે જો તમે સોર્સ ટ્રાન્સફોર્મેશન લાગુ કરો તો તમને જાણવા મળશે કે થેવેનીન ઈક્વીવેલેન્ટને નોર્ટન ઈક્વીવેલેન્ટમાં બદલી શકાય છે આમ સોર્સ ટ્રાન્સફોર્મેશન ટેકનીકનો ઉપયોગ કરીને તમે કહી શકો છો કે થેવેનીન રેઝિસ્ટન્સ એ બીજું કંઈ નથી પરંતુ નોર્ટન રેઝિસ્ટન્સ છે તો નોર્ટનનો ઈક્વીવેલેન્ટ કરન્ટ આપણે કઈ રીતે શોધીશું આપણને આપેલ નેટવર્ક છે તેના ઉપર શોર્ટ સર્કીટ ટેસ્ટ ની મદદથી તેને શોધીશું તો હવે જો આ કિસ્સામાં તમે જોશો જો આ બે ટર્મિનલ લીનીયર સર્કિટ છે તો આપણે આ બે ટર્મિનલને શોર્ટ સર્કિટ કરીશું અને આપણે કરન્ટ માપીશું કે જે શોર્ટ સર્કિટ કરન્ટ છે હવે જ્યારે આપણે શોર્ટ સર્કિટ કરન્ટ શોધીશું ત્યારે આપણને જાણવા મળશે કે શોર્ટ સર્કિટ કરન્ટ એ બીજું કંઈ નથી પરંતુ નોર્ટન કરન્ટ છે પણ કઈ રીતે તે પ્રશ્ન આપણને થશે હવે તમે નોર્ટન ઈક્વીવેલેન્ટ સર્કીટ જુઓ હવે જો તમે a અને b ને શોર્ટ સર્કીટ કરશો તો શોર્ટ સર્કીટ ટર્મિનલ a b માંથી કરન્ટ પસાર થાય છે જે બીજું કઈં નથી પરંતુ 𝐼𝑁 છે તો ફરી પ્રશ્ન એ થશે કે આવું શું કામ કારણ કે શોર્ટ સર્કીટ ના કારણે 𝑅𝑁 નોંધપાત્ર ઘટક રહેશે નહી કારણ કે તે ફરી શોર્ટ સર્કીટ થશે આમ કરન્ટ બીજું કઈં નથી પરંતુ શોર્ટ સર્કીટ કરન્ટ છે આમ જ્યારે આપણે ટર્મિનલને શોર્ટ સર્કીટ કરીએ છીએ ત્યારે આપણને નોર્ટન કરન્ટ મળે છે જે બીજું કંઈ નથી પરંતુ શોર્ટ સર્કીટ કરન્ટ છે આમ આ રીતે આપણે શું કહી શકીએ આપણે એવું કહી શકીએ કે તે નોર્ટન ઈક્વીવેલેન્ટ સર્કીટ છે હવે જો તમે નોર્ટન ઈક્વીવેલેન્ટ સર્કીટ દોરશો તો અહીં રેઝિસ્ટન્સ 𝑅𝑁 કરન્ટ 𝐼𝑁 કે જે a b ની વચ્ચે છે આમ હવે જો તમે આ બંને ને સરખાવશો તો આપણે કહી શકીએ કે આ બે સર્કીટ ઈક્વીવેલેન્ટ છે કારણ કે a અને b ટર્મિનલ પર તેની V I લાક્ષણિકતા સમાન છે આમ આ રીતે તમે શું કહી શકો છો આમ આપણે કહી શકીએ છીએ કે નોર્ટન કરન્ટની કિમત એ 𝐼𝑁 છે જે બીંજુ કંઈ નથી પરંતુ a અને b ના અક્રોસ માં શોર્ટ સર્કીટ હોય છે ત્યારે ત્યાંથી પસાર થતો શોર્ટ સર્કીટ કરન્ટ છે આમ જુદી જુદી સર્કીટ ટેકનીકની મદદથી તમે તેની ગણતરી કરી શકો છો જેમ કે આપણે કિર્ચોફના વોલ્ટેજ માટેનો નિયમ અથવા કિર્ચોફના કરન્ટ માટેના નિયમ અને થેવેનીન રેઝિસ્ટન્સ 𝑅𝑇ℎ જે બીજું કંઈ નથી પરંતુ નોર્ટન રેઝિસ્ટન્સ છે વધુમાં આપણે જે ટેકનીકનો ઉપયોગ થેવેનીન થીયરમની ચર્ચા વખતે કરેલો તેના ઉપયોગથી નોર્ટન રેઝિસ્ટન્સ ની કિંમત શોધી શકીએ છીએ હવે જેમ આપણે થેવેનીન થીયરમના કિસ્સાની ચર્ચા કરી તેમ આ કિસ્સામાં પણ તમારી પાસે બે રસ્તા હશે તેના કરતા આપણે તેમ કહી શકીએ કે બે કિસ્સા એવા છે કે જેના દ્વારા નોર્ટન રેઝિસ્ટન્સની કિંમત શોધી શકીએ છીએ પ્રથમ કિસ્સામાં જ્યારે તમારી પાસે નેટવર્ક છે જે કોઈ જ પ્રકારનો ડિપેન્ડન્ટ સોર્સ ધરાવતા નથી આ કિસ્સામાં આપણે શું કરવું જોઈએ તો આ કિસ્સામાં આપણે સરળતાથી ઈન્ડીપેન્ડન્ટ સોર્સ ને બંધ કરવો જોઈએ તો હવે આ 𝑅𝑁 ની કિંમત શું થશે તો આ 𝑅𝑁 એ બીજું કંઈ નથી પરંતુ નેટવર્કનો ટર્મિનલ a અને b વચ્ચેનો ઈનપુટ રેઝિસ્ટન્સ છે જે આપણે અગાઉની આક્રુતિમાં જોયું હતું આમ જો તમે a b સાઈડ પરથી જોશો તો ઈનપુટ રેઝિસ્ટન્સ બીજું કંઈ નથી પરંતુ નોર્ટન રેઝિસ્ટન્સ છે આમ તમને 𝑅𝑁 ઈનપુટ રેઝિસ્ટન્સ તરીકે મળશે જે ટર્મિનલ a અને b ની વચ્ચે હોવા જોઈએ બીજા કિસ્સામાં જ્યારે નેટવર્ક પાસે ડિપેન્ડન્ટ સોર્સ હશે ત્યારે આપણે શું કરી શકીએ છીએ તો ત્યારે આપણે ફક્ત ઈન્ડીપેન્ડન્ટ સોર્સને બંધ કરી શકીએ છીએ જે નેટવર્ક સાથે જોડેલ હોય છે અને ત્યારે ડિપેન્ડન્ટ સોર્સને સર્કીટ સાથે જોડેલ રાખવામાં આવે છે હવે જેમ થેવેનિન થીયરમ માં આપણે જોયું તેમ આ થીયરમમાં પણ આપણે ડિપેન્ડન્ટ સોર્સને બંધ કરી શકતા નથી કારણ કે સર્કીટ વેરીએબલ દ્વારા તેનો કન્ટ્રોલ થાય છે આમ આપણે નેટવર્કમાં ડિપેન્ડન્ટ સોર્સ રાખીશું અને 𝐼𝑁 ની કિંમત મેળવવા માટે સર્કિટને ઉકેલીશું જેમાં 𝐼𝑁 નોર્ટન કરન્ટ છે અને 𝑅𝑁 નોર્ટન રેઝિસ્ટન્સ છે આમ આ કિસ્સામાં આપણે શું કરીશું તો અહીં આપણે થેવેનીન થીયરમના કિસ્સામાં જેમ કર્યુ હતું તે જ રીતે અહીં પણ ટર્મિનલ a b પર v0 વોલ્ટજ લાગુ કરીશું અને કરન્ટ 𝑖0 શોધીશું અને આ કિંમતનો ઉપયોગ કરી અને આપણે સરળતાથી 𝑅𝑁 ની કિંમત મેળવી શકીએ છીએ જે બીજું કંઈ નથી પરંતુ 𝑅𝑇ℎ જેટલું છે આમ નોર્ટન રેઝિસ્ટન્સ અને થેવેનીન રેઝિસ્ટન્સ બંને સમાન હોવા જોઈએ ચાલો હવે આપણે થેવેનીન થીયરમ અને નોર્ટન સર્કીટ વચ્ચેનો ગાઢ સંબંધ સમજીએ આપણે હમણાં જે મુજબ ચર્ચા કરી ને સોર્સ ટ્રાન્સફોર્મેશનના કિસ્સામાં સમજ્યું કે 𝑅𝑇ℎ જે થેવેનીન રેઝિસ્ટન્સ છે તે નોર્ટનના રેઝિસ્ટન્સ બરાબર થાય છે અને એજ રીતે સોર્સ ટ્રાન્સફોર્મેશન કરી મેળવેલ નોર્ટન કરન્ટ એ બીજું કંઈ નથી પરંતુ 𝑉𝑇ℎ𝑅𝑇ℎ છે આમ આપણે કહી શકીએ કે થેવેનીન અને નોર્ટન થીયરમ જે બંને સોર્સ ટ્રાન્સફોર્મેશનની મદદથી એકબીજા સાથે સંબંધ ધરાવે છે તો 𝑅𝑇ℎ એ 𝑅𝑁 બરાબર છે અને નોર્ટન કરન્ટ એ 𝑉𝑇ℎ𝑅𝑇ℎ છે આમ તમે સરળતાથી કહી શકો છો કે આ બીજુ કંઈ નથી પરંતુ સોર્સ ટ્રાન્સફોર્મેશન છે આમ સોર્સ ટ્રાન્સફોર્મેશન ને થેવેનીન નોર્ટન ટ્રાન્સફોર્મેશન પણ કહેવાય છે હવે ઉપરના સમીકરણ પરથી આપણે જોઈ શકીએ છીએ કે 𝑉𝑇ℎ 𝐼𝑁 અને 𝑅𝑇ℎ એકબીજા સાથે સંકળાયેલ છે આમ થેવેનીન અથવા તો નોર્ટન ઈક્વીવેલેન્ટ સર્કીટને શોધવા માટે આપણે ફક્ત સર્કીટ એનાલીસીસ ટેકનીકની મદદ લઈને શોધી શકીએ છીએ જે મેશ એનાલીસીસ અથવા નોડલ એનાલીસ હોઈ શકે છે આમ હવે 𝑉𝑇ℎ 𝐼𝑁 અને 𝑅𝑇ℎ આપણી પાસે રહેલ અજાણ્યા વેરીએબલ છે જેની કિંમત આપણે હવે શોધીશું તો સામાન્ય રીતે આપણે શું કરીએ છીએ તો આપણે ટર્મિનલ a b ના અક્રોસમાં ઓપન સર્કીટ વોલ્ટેજ શોધીએ છીએ કારણ કે થેવેનીન વોલ્ટેજના કિસ્સામાં આપણે શુ શોધીએ છીએ તો આપણે વોલ્ટેજ શોધીએ કે જે ટર્મિનલ a b ના અક્રોસમાં ઓપન સર્કીટ વોલ્ટેજ છે અને જ્યારે આપણે નોર્ટન ઈક્વીવેલેન્ટ શોધવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે ટર્મિનલ a b ના અક્રોસમાં શોર્ટ સર્કીટ કરન્ટ શોધીએ છીએ અને પછી ઈનપુટ રેઝિસ્ટન્સ માટે બધા જ ઈન્ડીપેન્ડન્ટ સોર્સને બંધ કરવામાં આવે છે અને તેને ટર્મિનલ a b ના અક્રોસમાં મેળવવાનો હોય છે આમ આ બીજુ કંઈ નથી પરંતુ તે 𝑅𝑇ℎ બરાબર થાય છે અથવા તમે કહી શકો છો કે તે 𝑅N બરાબર થાય છે કારણ કે અહીં 𝑅𝑇ℎ અને 𝑅N સમાન છે આમ આપણે શું કરી શકીએ છીએ આ ત્રણ અજાણી કોન્ટીટી 𝑉𝑇ℎ 𝐼𝑁 અને 𝑅𝑇ℎ છે આમ આપણે આમાંથી કોઈ પણ બે કોન્ટીટી ની ગણતરીની જરૂરી છે અને પછી ત્રીજાને શોધવા માટે આપણે ઓહ્મના નિયમનો ઉપયોગ કરીશું તો આપણને શું મળશે તો આપણને 𝑉𝑇ℎ મળે છે જે બીજું કંઈ નથી પરંતુ ટર્મિનલ a b ના અક્રોસમાં રહેલ ઓપન સર્કીટ વોલ્ટેજ છે નોર્ટન કરન્ટ એ બીજું કંઈ નથી પરંતુ જ્યારે બંને ટર્મિનલ a b શોર્ટ સર્કીટ હોય ત્યારે તેમાથી પસાર થતો કરન્ટ છે 𝑅𝑇ℎ એ થેવેનીન રેઝિસ્ટન્સ છે જે બીજુ કંઈ નથી પરંતુ ઓપન સર્કીટ વોલ્ટેજ ભાગ્યા શોર્ટ સર્કીટ કરન્ટ થાય છે અને તે નોર્ટન રેઝિસ્ટન્સને બરાબર હશે આમ હવે જો સારાંશમાં જોઈએ તો ઓપન સર્કીટ અને શોર્ટ સર્કીટ ટેસ્ટ કે જે આપણે ટર્મિનલ a b પર શોધીએ છીએ તેના દ્વારા કોઈપણ સર્કીટના થેવેનીન અથવા તો નોર્ટન ઈક્વીવેલેન્ટ શોધી શકીએ છીએ જે ઓછામાં ઓછો એક ઈન્ડીપેન્ડન્ટ સોર્સ ધરાવે છે આ જરૂરી છે કારણ કે જ્યારે આપણે થેવેનીન થીયરમ વિષે ચર્ચા કરી હતી ત્યારે ડીપેન્ડન્ટ સોર્સની ચર્ચા કરી હતી અને ત્યારે આપણે તારણ કાઢેલ કે જો તમારી પાસે ઈનડીપેન્ડન્ટ સોર્સ ન હોય તો તમે 𝑉𝑇ℎ ની કિંમત નક્કી કરી શકતા નથી તેવી જ રીતે આ કિસ્સામાં પણ જો તમારી પાસે ડીપેન્ડન્ટ સોર્સ ન હોય અને તમારી પાસે સર્કિટમાં કોઈ ઈન્ડીપેન્ડન્ટ સોર્સ નથી તો તમે કરન્ટ 𝐼𝑁 ના મૂલ્યને મેળવી શકતા નથી તેથી આ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ કે ઓછામાં ઓછો એક ઈન્ડીપેન્ડન્ટ સોર્સ હોવો જોઈએ જે તમને થેવેનિન અને નોર્ટનનુ ઈક્વીવેલેન્ટનું મૂલ્ય નક્કી કરવામાં મદદ કરે છે હવે ચાલો એક ઉદાહરણની મદદથી કંસેપ્ટ ને સમજીએ તો સર્કિટ માં જે આકૃતિમાં દર્શાવેલ છે તેમાં આપણે સર્કીટનુ નોર્ટન ઈક્વીવેલેન્ટ શોધવાની જરૂર છે હવે જેમ આપણે થેવેનિન ઈક્વીવેલેન્ટ સર્કિટનું મૂલ્ય મળ્યું છે તેજ રીતે આપણે નોર્ટનના રેઝિસ્ટન્સની કિંમત શોધી શકીએ છીએ તેનો અર્થ આપણે અહીં શું કરવાનું છે તો આપણે વોલ્ટેજ સોર્સને શોર્ટ સર્કીટ અને કરન્ટ સોર્સ ને ઓપન સર્કીટ કરવાનો છે આમ અપડેટેડ સર્કીટ શું હોવી જોઈએ આમ અપડેટેડ સર્કિટ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે દેખાશે જ્યાં વોલ્ટેજ માટે વોલ્ટેજ સોર્સએ શોર્ટ સર્કિટ છે અને કરન્ટ સોર્સએ ઓપન સર્કિટ છે અને હવે આપણી પાસે માત્ર રેઝિસ્ટન્સ બાકી રહેશે આમ આપણી પાસે 8 ઓહ્મ 5 ઓહ્મ ફરીથી 8 ઓહ્મ અને 4 ઓહ્મના ચાર રેઝિસ્ટન્સ છે આમ આ સંયોજનમાં જ્યારે તમે રેઝિસ્ટન્સ જોશો જે ટર્મિનલ a b માં ઇનપુટ રેઝિસ્ટન્સ છે જે બીજું કંઈ નથી પરંતુ નોર્ટન રેઝિસ્ટન્સ છે અથવા તો તમે તેને થેવેનિન રેઝિસ્ટન્સ પણ કહી શકો તો પ્રશ્ન એ છે કે તેનું મૂલ્ય શું હશે RN 5 || 8 4 8 5 || 20 20525 4 તો હવે આપણે આગળ શું શોધવાનું છે તો આપણે શોર્ટ સર્કિટ કરંટ શોધવાનો છે તો આ કિસ્સામાં આપણે શું કરવું જોઈએ તો આપણે પહેલા ટર્મિનલ a b ને શોર્ટ સર્કિટ કરવું પડશે તેના માટે આપણે ટર્મિનલ a b દ્વારા વહેતા શોર્ટ સર્કિટ કરન્ટને શોધવાની જરૂર છે અને તે નોર્ટનના કરન્ટ સિવાય બીજું કંઈ નહીં હોય હવે જો તમે ઓરિજિનલ સર્કિટ જુઓ તો આપણે ફક્ત ટર્મિનલ a b ને શોર્ટ સર્કિટ કર્યું છે હવે જ્યારે તમે ટર્મિનલ a b ને શોર્ટ સર્કિટ કરશો ત્યારે શું થશે જો તમે સર્કિટને કાળજીપૂર્વક જોશો તો તમે જોશો કે 5 ઓહ્મ હવે શોર્ટ સર્કિટ વાયર સાથે પેરેલલ છે તેનો અર્થ એ થયો કે 5 ઓહ્મનો રેઝિસ્ટન્સ શોર્ટ સર્કીટ છે આમ તમે સર્કિટમાંથી આ 5 ઓહ્મ રેઝિસ્ટન્સને અવગણી શકો છો તેથી તે રીતે આપણી પાસે ફક્ત બે મેશ રહેશે જે જોડાયેલી હશે ચાલો આપણે કહીએ કે આ મેશ કરન્ટ 𝑖1 છે અને આ મેશ કરન્ટ 𝑖2 છે જે 4 ઓહ્મ 8 ઓહ્મ અને પછી આ શોર્ટ સર્કિટ વાયર દ્વારા ફરી 8 ઓહ્મ અને 12 વોલ્ટ સોર્સ માથી વહે છે આમ હવે તમારી પાસે સર્કિટમાં બે મેશ છે તો પ્રશ્ન એ છે કે આ બે મેશમાંથી શું મળે છે તો હવે તમે આ એક મેશ જોશો તો મેશ કરંટનું મૂલ્ય 𝑖1 બરાબર 2 એમ્પીયર છે જે તમે સરળતાથી આ સર્કીટ પરથી જોઈ શકો છો કારણ કે 2 એમ્પિયર એ કરન્ટ સોર્સ છે જે મેશમાં ઉપલબ્ધ છે જેથી કરન્ટ 𝑖1 એ બીજું કશું નથી પરંતુ 2 એમ્પીયર છે આગળ હવે આપણે કરન્ટ 𝑖2 નું મૂલ્ય શોધવાની જરૂર છે તો તમને 𝑖2 કેવી રીતે મળશે તમારે ફક્ત આ મેશ માટે સમીકરણ લખવું પડશે જે 20i2 4i1 12 0 મુજબ લખી શકાય છે હવે તમે 𝑖1 નું મૂલ્ય જાણો છો જેનો તમે ઉપયોગ કરન્ટ 𝑖2 ની કિંમત મેળવાવા માટે કરો છો જે બીજું કંઈ નથી પરંતુ શોર્ટ સર્કિટ કરન્ટ છે કારણ કે 𝑖2 એ બીજું કંઈ નથી પરંતુ અહીં શોર્ટ સર્કિટ છે અને નોર્ટન કરન્ટ પણ આ જ છે અહીં તમને નોર્ટનના કરન્ટનું મૂલ્ય 1 એમ્પીયર મળે છે આમ નોર્ટનના ઈક્વીવેલેન્ટ દ્વારા તમને શું મળશે તો નોર્ટનનો ઈક્વીવેલેન્ટ આક્રુતિમાં દર્શાવ્યા મુજબ મળશે હવે તમારી પાસે ટર્મિનલ a અને b હશે તો તમારે ફક્ત 4 ઓહ્મ માટે ગણતરી કરવી જોઈએ જે તમને 1 એમ્પિયર મળશે તેથી મૂળભૂત રીતે જ્યારે શોર્ટ સર્કિટ ન હોય ત્યારે આ સર્કિટનો નોર્ટન ઈક્વીવેલેન્ટ 4 ઓહ્મ સાથે પેરેલલમાં 1 એમ્પીયર રેઝિસ્ટન્સ હશે તો હવે તમે નોર્ટનનો ઈક્વીવેલેન્ટ મળી ગયા પછી તમે શું કરી શકો નોર્ટનના કરન્ટની ગણતરી થેવેનિનના વોલ્ટેજ ભાગ્યા થેવેનિન રેઝિસ્ટન્સ ની મદદથી કરી શકાય છે તો આપણે શું કરવાનું છે આપણે થેવેનિનના થિયરમના જ્ઞાનનો ઉપયોગ કરવો પડશે અને આપણે એ શોધવાની જરૂર છે કે ટર્મિનલ a અને b પર ઓપન સર્કિટ વોલ્ટેજ શું હશે તેથી હવે જો તમે ફરીથી આકૃતિ જોશો તો આપણે અહીં થેવેનિન રેઝિસ્ટન્સનું મૂલ્ય શોધીશું નહીં કારણ કે આપણે જાણીએ છીએ કે થેવેનિન રેઝિસ્ટન્સ એ નોર્ટનના રેઝિસ્ટન્સની સમાન છે અને જે આપણે 4 ઓહ્મ તરીકે મેળવ્યું હતું હવે આગળનું કાર્ય એ છે કે આપણે થેવેનિન વોલ્ટેજનું મૂલ્ય શોધવાનું છે અને તે ટર્મિનલ a b માં ઓપન સર્કિટ વોલ્ટેજ સિવાય બીજું કંઈ નથી હવે જો તમે સર્કિટ જોશો તો તમને સર્કિટમાં બે મેશ મળશે ચાલો કહીએ કે મેશ કરન્ટ 𝑖3 અને 𝑖4 છે તો પ્રશ્ન એ છે કે 𝑖3 નું મૂલ્ય શું હશે 𝑖3 નું મૂલ્ય 2 એમ્પીયર હશે જે તમે આ મેશમાંથી જોઈ શકો છો હવે ફરીથી 𝑖4 ની કિંમત શોધવા માટે તમે −12 થી શરૂ કરશો એટલે કે તમે માઇનસ થી પ્લસ શરૂ કરી રહ્યા છો જ્યારે આ બાજુથી કરન્ટની દિશા જોવામા આવે છે ત્યારે તમારી પાસે હવે ચાર રેઝિસ્ટન્સ છે આ રેઝિસ્ટન્સમાં તમારો કરન્ટ 𝑖2 આ દિશામાં છે અને 𝑖1 આ દિશામાં છે તેથી તમે આ દિશામાં 𝑖3 અને આ દિશામાં 𝑖4 મેળવશો જેથી તમને ઘટક તરીકે −4𝑖3 મળશે અને પછી તમે આ બધાનો સરવાળાને 𝑖2 દ્વારા ગુણાકાર કરશો તો તમને શું મળશે તો તમને 25𝑖4 મળે છે આમ આ મેશ માટે તમે 25𝑖4−4𝑖3−120 જેવુ સમીકરણ ડેવલોપ કર્યુ છ્ર હવે તમે 𝑖3 ની કિંમત જાણતા હોવાથી તમે 𝑖3 ની કિંમત અહી મુકો અને તમને 𝑖4 મળશે જે બીજું કંઈ નથી પરંતુ 0 8 એમ્પિયર થશે હવે ઓપન સર્કિટ વોલ્ટેજનું મૂલ્ય શું હશે ઓપન સર્કિટ વોલ્ટેજ મૂલ્ય 𝑣𝑜𝑐 એટલે કે 5𝑖4 હશે જે તમારા થેવેનિન વોલ્ટેજ સિવાય બીજું કંઈ નથી હવે આપણને થેવેનિન વોલ્ટેજની અને થેવેનિન રેઝિસ્ટન્સ ની કિંમત મળી છે તેથી આ ફોર્મ્યુલા IN VThRTh નો ઉપયોગ કરીને તમને ફરીથી નોર્ટનના કરન્ટનું મૂલ્ય 1 એમ્પીયર જેટલું મળે છે અને આ એ જ છે જે આપણે નોર્ટન થીયરમ ને સીધી રીતે લાગુ કરીને આપણે ગણતરી કરી હતી આમ આપણે કહી શકીએ છીએ કે થેવેનીન થીયરમ અને નોર્ટન થીયરમ બંને એકબીજાના ડ્યુઅલ છે તમે સરળતાથી ફક્ત સોર્સ ટ્રાન્સફોર્મેશનનો ઉપયોગ કરી શકો છો અને તેમને નોર્ટનથી થેવેનિન અને થેવેનિન થી નોર્ટન ની સમકક્ષ સર્કિટમાં રૂપાંતરિત કરી શકો છો તેથી છેલ્લે તમને નોર્ટનનુ ઈક્વીવેલેન્ટ મળ્યુ છે જ્યાં તમારી પાસે 4 ઓહ્મ રેઝિસ્ટન્સ સાથે પેરેલલમાં 1 એમ્પીયર છે હવે ચાલો બીજું ઉદાહરણ આપણે જોઈએ કે જ્યાં તમારે આકૃતિમાં આપેલ સર્કિટ માટે નોર્ટનનુ ઈક્વીવેલેન્ટ શોધવાની જરૂર છે હવે અહીં અગત્યની બાબત એ છે કે સોર્સ કે જે 4 એમ્પીયર કરન્ટ છે તે બંને મેશ માટે કોમન છે તો આપણે શું કરી શકીએ છીએ તો આપણે આપણા સોર્સ ટ્રાન્સફોર્મેશન ટેકનીકનો ઉપયોગ કરી શકીએ છીએ અને પછી નોર્ટનના કરન્ટની કિંમત શોધી શકીએ છીએ આમ પહેલા આપણે એ શોધવાનો પ્રયત્ન કરીએ કે નોર્ટનના રેઝિસ્ટન્સનું મૂલ્ય શું હશે જે ઇનપુટ રેઝિસ્ટન્સ હશે જ્યારે તમે આમાંથી a b ટર્મિનલ માંથી જોશો તો આપણે શું કરવાનું છે આપણે વોલ્ટેજને શોર્ટ સર્કિટ કરવો પડશે તો આપણને શું મળશે તો આપણને અહીં આની જેમ સર્કિટ મળશે તેથી આ 3 ઓહ્મ છે જે ઓપન સર્કિટ હોવો જોઈએ કારણ કે કરન્ટ સોર્સ એ ઓપન સર્કિટ હોવો જોઈએ ત્યારબાદ તમારી પાસે 6 ઓહ્મ છે આ 3 ઓહ્મ છે અને આ ટર્મિનલ a અને b છે તેથી જો તમે આ અપડેટેડ સર્કિટ જોશો તો તમને ખબર પડશે કે 3 ઓહ્મ અને 3 ઓહ્મ સીરીઝમાં છે અને આ 3 ઓહ્મનું સીરીઝનું સંયોજન 6 ઓહ્મ સાથે પેરેલલમાં છે તો તમે શું મેળવો છો તમને આખરે 6 ઓહ્મ અન્ય 6 ઓહ્મ રેઝિસ્ટન્સ સાથે પેરેલલમાં મળે છે તેથી તમે સરળતાથી RN શોધી શકો છો જે 6 ઓહ્મના સમાંતરમાં 6 ઓહ્મ છે જે બીજું કંઈ નથી પરંતુ 3 ઓહ્મ છે તેથી તમને હવે નોર્ટનનો રેઝિસ્ટન્સ મળ્યો હવે આગળનું કાર્ય નોર્ટનના કરંટની કિંમત શોધવાનું છે તો આપણે શું કરવાનું છે તો ચાલો આપણે સર્કિટની મદદથી નોર્ટનના કરન્ટની ગણતરી કરીએ ત્યારે આપણે ફક્ત ટર્મિનલ a b ને શોર્ટ સર્કિટ કરીશું તેથી સર્કિટને ચાલો અહી શોર્ટ સર્કિટ કરન્ટ લાગુ કરીએ તેથી અહીં આપણી પાસે શોર્ટ સર્કિટ કરંટ 𝑖𝑠𝑐 છે હવે જ્યારે તમારી પાસે આ ટર્મિનલ a b શોર્ટ સર્કિટ હશે ત્યારે 6 ઓહ્મનો રેઝિસ્ટન્સ વિસંગત બનશે આમ તમારી પાસે ફક્ત 4 એમ્પીયર કરન્ટ સોર્સ 3 ઓહ્મ શોર્ટ સર્કિટ રેઝિસ્ટન્સ અને 3 ઓહ્મ રેઝિસ્ટન્સ સાથે સીરીઝમાં 15 વોલ્ટ વોલ્ટેજ સોર્સ છે હવે જો તમે સર્કિટના આ ચોક્કસ સેગમેન્ટ ને જુઓ તો સર્કિટનો આ સેગમેન્ટ એ બીજુ કંઇ નથી પરંતુ 1 રેઝિસ્ટન્સ સાથે સીરીઝમાં વોલ્ટેજ સોર્સ છે હવે તમે જ્યારે સોર્સ ટ્રાન્સફોર્મેશન લાગુ કરો છો તો શું થશે અહીં જ્યારે તમે કરન્ટ સોર્સ ને રેઝિસ્ટન્સ સાથે પેરેલલમાં રૂપાંતરિત કરો છો ત્યારે આ કરન્ટ સોર્સનું મૂલ્ય શું હશે કરન્ટ સોર્સનું મૂલ્ય 15 ભાગ્યા 3 હશે જે બીજું કંઈ નથી પરંતુ 5 એમ્પીયર છે અને તે એક રેઝિસ્ટન્સ સાથે પેરેલલમાં છે જે રેઝિસ્ટન્સની કિંમત 3 ઓહ્મ હશે હવે તમારી પાસે આપેલ કરન્ટ સોર્સ છે અને તમારી પાસે અન્ય 3 ઓહ્મના રેઝિસ્ટન્સ તથા ટર્મિનલal a b છે અને આ શોર્ટ સર્કિટ કરન્ટ છે હવે જો તમે આ બે કરન્ટ સોર્સ જોશો તો તે પેરેલલમાં છે આમ અપડેટેડ કરન્ટ સોર્સમાં તમે તે બંનેને ઉમેરી શકો છો અને તે 9 એમ્પિયર જેટલો થશે ત્યારબાદ તમારી પાસે પેરેલલમાં બીજો રેઝિસ્ટન્સ 3 ઓહ્મ છે જે 3 ઓહ્મ રેઝિસ્ટન્સની સાથે સીરીઝમાં જોડાયેલ છે અને ત્યારબાદ તમારી પાસે શોર્ટ સર્કિટ ટર્મિનલ a b છે હવે તમે જાણો છો કે તમે ફરીથી સર્કિટને વોલ્ટેજ અને સીરીઝમાં રહેલા એક રેઝિસ્ટન્સમાં ટ્રાન્સફોર્મ કરી શકો છો તો શુ થશે હવે જો તમે ફરીથી વોલ્ટેજ સોર્સમાં ટ્રાન્સફોર્મ કરો છો તો આ 9 ગુણ્યા 3 બની જશે અને જે 27 વોલ્ટ છે તે પછી 3 ઓહ્મ રેઝિસ્ટન્સ સાથે સીરીઝમાં છે ફરીથી 3 ઓહ્મ રેઝિસ્ટન્સ સાથે સીરીઝમાં છે જે આકૃતિમાં દર્શાવેલ છે અને પછી તમે ટર્મિનલ a b ને શોર્ટ સર્કિટ કરી રહ્યા છો હવે આ ખૂબ જ સરળ બની ગયું છે જે તમે સર્કિટમાંથી જ જોઈ શકો છો અને શોર્ટ સર્કિટ કરન્ટનું મૂલ્ય કેટલું હશે તો અહીં શોર્ટ સર્કિટ કરન્ટનું મૂલ્ય વોલ્ટેજ સોર્સ 27 ભાગ્યા 6 હશે તો તેના દ્વારા તમને 4 5 એમ્પીયર મળશે આમ તમને જે નોર્ટન કરન્ટ મળ્યો તે 4 5 એમ્પીયર જેટલો શોર્ટ સર્કિટ કરન્ટ છે તો પ્રશ્ન એ થશે કે નોર્ટનનુ ઈક્વીવેલેન્ટ શું હશે તો ટર્મિનલ a b ના એક્રોસમાં 3 ઓહ્મ રેઝિસ્ટન્સ સાથે પેરેલલમાં નોર્ટનનો ઈક્વીવેલેન્ટ 4 5 એમ્પીયર કરન્ટ સોર્સ હશે આ રીતે તમે નોર્ટન સર્કિટની ઈક્વીવેલેન્ટ મેળવો છો અને આ સાથે જ આપણું આ લેક્ચર અહીં સમાપ્ત કરીએ તો આ સેશન માં આપણે નોર્ટનના થીયરમની ચર્ચા કરી ખાસ કરીને એવા કિસ્સા જેમાં ઇન્ડિપેન્ડન્ટ વૉલ્ટેજ અથવા તો કરંટ સોર્સ ઉપલબ્ધ હોય આ રીતે જ આપણે આગળના લેક્ચરમાં નોર્ટનના થીયરમની ચર્ચા ચાલુ રાખીશું જ્યાં સર્કિટમાં ડિપેન્ડન્ટ સોર્સ ઉપલબ્ધ હોય ત્યારની પરિસ્થિતિઓ વિશે વધુ ચર્ચા કરીશું અને આપણે જાણીશું કે આપણે તે સર્કિટને કેવી રીતે હલ કરીશું